છેલ્લા લેકચરમાં વહન પ્રક્રિયાને પ્રમાણિત કરવાની કેટલીક પદ્ધતિઓ માટેની ચર્ચા કરી અટકાવ્યું હતું આજે આપણે તેમાં ઊંડાણમાં જઈએ અને તે કેવી રીતે પ્રમાણિત કરવું તે જોઈએ આપણે કેટલાક દાખલા લઈશું કે જ્યાં આપણે તેને પ્રમાણિત કરવાની પ્રક્રિયા જોઈ શકીએ અને તાપમાનનું પ્રસારણ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રણાલીને પ્રમાણિત કરવા માટે આપણે તાપમાનનું પ્રસારણ શોધવાની જરૂરત છે જો આપણે પ્રસારણ જાણી લઈએ તો દેખીતી રીતે આપણે પ્રણાલીના કોઈપણ સ્થળે તાપમાન પ્રચલન dTdx શોધી શકીશું અને જો આપણે dTdx જાણતાં હોઈએ તો આપણે પરિવહન દરનો અંદાજ લગાવી શકીએ છીએ આપણે પ્રવાહ જાણીએ છીએ અને તેને વહન વિસ્તાર સાથે ગુણાકાર કરતાં ઉષ્મા વહન દર મળશે તાપમાન પ્રસારણ શોધવા માટે આપણે ઊર્જા સંતુલન લખવાની જરૂર છે તો ચાલો આપણે સામાન્ય વિકલન તત્વ લઈએ સ્નેપશોટ જુઓ ચાલો x y અને z એ ત્રણે દિશાઓ છે તત્વમાં z દિશામાં ઉષ્મા qz છે અને બહાર આવતી ઉષ્મા qzdz છે એ જ રીતે તત્વની વિવિધ સપાટીઓ પરથી પ્રવેશી રહી ઉષ્માના દર qx અને qy છે આપણે એકમ કદ દીઠ ઉદભવી રહેલ ઉષ્મા ઉમેરી શકીએ છીએ જે q છે સૈદ્ધાંતિક રૂપે અંદર કંઈક થઈ રહ્યું હશે ઉદાહરણ તરીકે ત્યાં વિદ્યુતીય ગરમાટો હોઈ શકે છે જે પ્રણાલીની અંદર ઉષ્મા પેદા કરી શકે છે જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ q એ ઉષ્મા ઉત્પાદનનો ઘનમાપન દર હોઈ શકે છે એટલે કે પ્રણાલીના એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો નાના તત્વ V નું કદ ΔxΔyΔz ચાલો એક સરળ સંતુલન લખીએ ઉષ્મા સંતુલન હોય કે દળ સંતુલન હોય કોઈ પણ સંતુલન લખવા માટેનો અગત્યનો નિયમ છે પ્રવેશ - ઉત્પાદન પેદાશ સંચય ૧ માનીએ કે તત્વમાં પ્રવેશ I ઉત્પાદન O પેદાશ G અને સંચય A છે આપણે આ કોર્સમાં જે લખીશું એ બધા સંતુલનનો મંત્ર છે અને કદાચ અન્ય ઘણા અભ્યાસક્રમોમાં પણ લખી શકાય હકીકતમાં લગભગ બધા જ ક્ષેત્રોમાં સંતુલનનો આ મંત્ર છે પછી તે ભલે રાસાયણિક ઇજનેરી શાખા હોય કે યાંત્રિક ઈજનેરી શાખા છે આપણે આજે અહીં આ મંત્રનો ઉપયોગ કરીશું અને પ્રણાલીમાં ઊર્જા સંરક્ષણ માટે સામાન્ય સંતુલન લખીશું આપણે સંતુલનનો ઉપયોગ કરીશું અને વિવિધ પ્રકારની પ્રણાલીઓને સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું કે જેને આપણે ભવિષ્યમાં ધ્યાનમાં લઈશું પ્રણાલીમાં પ્રવેશ શું છે ઉષ્માની માત્રા એટલે પ્રવેશ જે qx qy qz છે એટલે કે ઉષ્મા દરની કુલ માત્રા કે જેના થકી ઉષ્મા આપણી લીધેલી પ્રણાલીમાં પ્રવેશી રહી છે હવે રહ્યું શું qxdx qydy qzdy એટલે કે જથ્થો જેને આપણે ધ્યાનમાં લીધું છે વત્તા જે કઈ પેદા થઈ રહ્યું છે જ્યારે આપણે ઉષ્માની ઘટ શબ્દની વાત કરીએ કે જે એક ડૂબતો શબ્દ છે ત્યારે આપણે નકારાત્મક ચિન્હનો ઉપયોગ કરવો પડશે આપણે કોઈપણ સંતુલન માટે ઉપયોગ કરી રહેલા સંજ્ઞાનો મેળાવડા માટે ખૂબ કાળજી લેવી પડશે નોંધ લો કે q એ એકમ કદ દીઠ ઉષ્મા ઉત્પાદનનો દર છે સંતુલનમાં સમાવેશ કરતા પહેલા તેને પ્રણાલીના કદ દ્વારા ગુણાકાર કરો સમીકરણ ૧ માં સંચય CpdTdtV ρCpdTdt∆x∆y∆z દ્વારા આપવામાં આવે છે જ્યાં ρ પદાર્થની ઘનતા Cp વિશિષ્ટ ઉષ્માધારિતા dTdt સમય ની સાપેક્ષમાં તાપમાનનું પ્રચલન છે તેથી બધું એક સાથે રાખીને ઉષ્માનું સંતુલન એ સ્નેપશોટમાં જોઈ શકાય છે કઈક સરળ એ રીતે છે પ્રવેશ કે જે બહાર નીકળે છે તેને આપણે બાદ કરીએ છીએ અને જે પણ ઉત્પન્ન થાય છે તે પ્રણાલીમાં ઉમેરીએ છીએ કે જે સંચિત થઈ રહ્યું છે તેના બરાબર હોવું જોઈએ સંચય શબ્દ બતાવે છે કે ઉષ્મા વહનની પ્રક્રિયાને કારણે પ્રણાલી દ્વારા ખરેખર સંગ્રહિત કરવામાં આવતી ઉષ્માની માત્રા કેટલી છે કે જે પ્રણાલીની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે Cp એ એક આંતરિક પરિમાણ છે જે પ્રણાલી કેટલા પ્રમાણમાં ઉષ્મા સંગ્રહિત કરી શકે છે એ ક્ષમતા દર્શાવે છે એકવાર સમીકરણને આ રૂપમાં દર્શાવ્યા પછી તેને કદથી વિભાજીત કરી x y અને z દિશા ને અનુરૂપ પદાવલિ મેળવીશું અહીં મહત્વનું નોંધવાનું પાસું એ છે કે ΔyΔz પદ જે x દિશા માટેની દર પદાવલીમાં ગુણાંક તરીકે હાજર છે તે x દિશામાં થતાં ઉષ્મા વહનનો વિસ્તાર બતાવે છે તેથી આ સ્પષ્ટ રીતે સૂચવે છે કે x દિશામાં એટલે કે સમતલ y અને z ની દિશામાં કેટલા આડછેદ વિસ્તારમાં ઉષ્માનું પરિવહન થાય છે એ જ રીતે ΔxΔz એ y દિશામાં અને ΔxΔy એ z દિશામાં ઉષ્મા પરિવહનનો આડછેદ વિસ્તાર દર્શાવે છે તેથી આપણે આ ફરીથી લખી શકીએ છીએ જ્યારે Δx →0 Δy →0 Δz →0 ત્યારે ડાબીબાજુ માં પ્રથમ પદ dqxdx 1∆y∆z સ્નેપશોટ જુઓ તરીકે લખી શકાય છે એ જ રીતે બીજા પદ માટે અને ત્રીજા પદ પણ શું આના પરથી તાપમાનનું પ્રસારણ મેળવી શકાય હજી બીજું શું જાણવું જરૂરી છે આપણને q શું છે ખબર નથી આપણને q અને તાપમાન વચ્ચેના મૂળભૂત સંબંધની જરૂર છે તેથી જો આપણે વહન દર અને તાપમાન વચ્ચેના મૂળભૂત સંબંધોને જાણી લઈએ તો આપણે તાપમાનના પ્રસારણને સંપૂર્ણ રીતે વર્ણવ્યું કહેવાય આપણને પ્રસારણ તરત ખબર ના પડે કારણકે આપણે સમીકરણો ઉકેલવાના બાકી છે પરંતુ તેનું સંપૂર્ણ વર્ણન થઈ ગયું છે ફોરિયરના નિયમ દ્વારા મૂળભૂત સંબંધ આપવામાં આવે છે જેના વિષે આપણે અગાઉના લેકચરમાં જોયું હતું જે તે લીધેલ દિશામાં ઉષ્મા વહન માની લો કે x દિશા માટે તે x દિશામાં ઉષ્મા વહનનો વિસ્તાર અને તેને અનુરૂપ x દિશામાં પ્રવાહના ગુણાકારને q દ્વારા દર્શાવામાં આવે છે વિકસાવેલ માળખું પ્રણાલી આઇસોટ્રોપિક હોય કે બિન આઇસોટ્રોપિક તે બદલાતું નથી ત્રણેય દિશાઓમાં મૂળભૂત સંબંધ એ ઉપરના ફોટોમાં દર્શાવ્યા મુજબ છે અને તે ઊર્જા સંતુલન અથવા આદર્શ સમીકરણમાં મૂકવામાં આવે છે ધારો કે વિસ્તારમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે આડછેડનો વિસ્તાર અચળ છે ઉદાહરણ તરીકે લઈએ તો કાર્તેસિયન યામોની પ્રણાલીમાં ઉષ્મા વહનના આડછેદનો વિસ્તાર અચળ રહે છે ચાલો એક કિસ્સો ધ્યાનમાં લઈએ જ્યાં ઉષ્મા વહનનો વિસ્તાર અચળ છે ભવિષ્યના લેક્ચર્સમાં આપણે થોડા ઉદાહરણો જોઇશું જ્યાં વિસ્તાર અચળ નથી અને આ આદર્શ સમીકરણો કેવી રીતે બદલાશે પરંતુ ચાલો આપણે શરૂઆત કરીએ અને માની લઈએ કે ઉષ્મા વહનનો વિસ્તાર અચળ છે આનો અર્થ એ છે કે આપણે અંદરના વિકલનોમાંથી ΔxΔy વગેરેને ખેંચી શકીએ છીએ સ્નેપશોટ જુઓ અને ડા ફોટોમાં દર્શાવ્યા મુજબનું સમીકરણ બનશે આ ઊર્જા સંતુલન છે કૌંસમાં દર્શાવેલ પદ શાના તરીકે ઓળખાય છે તેને લાપ્લાસાઇન કહેવામાં આવે છે તેથી આ સમીકરણને સંક્ષિપ્ત રીતે અભિવ્યક્તિત કરી ફરી લખી શકાય છે સ્નેપશોટમાં છેલ્લું સમીકરણ ઊર્જા સંતુલન લખવાની આ એક સુંદર રીત છે આ પદ શું છે તે કોઈને ખબર આને એક પરિમાણ છે ρ કિગ્રામી3 છે Cp જૂલકિલો કેલ્વિન છે અને k વૉટમી કેલ્વિન છે તેથી આ રાશિ સમય વિકલન ગુણાંકના એકમો શું થશે તેથી k ρC p નો એકમ મી2સેકન્ડ છે સૈદ્ધાંતિક રૂપે પ્રણાલી આઇસોટ્રોપિક હોવાની જરૂર નથી તેથી જો તે આઇસોટ્રોપિક નથી તો તમે અપેક્ષા કરશો કે આ k ભિન્ન હશે અને અલબત્ત પ્રચલનો પણ જુદા હોઈ શકે છે તેથી તમારે ત્રણેય દિશાઓમાં પ્રવાહને અને ત્રણેય દિશાઓમાં વહન દરને અલગ પાડવો પડશે qx qy અને qz એ અનુરૂપ દિશામાં વહન દર છે તેથી k ρC p નો એકમ મી2સેકન્ડ છે શું તમે અનુમાન કરી શકો છો કે તે શું છે આ એકમ ઉપરથી રાશિ જાની શકો છો તે પ્રસારીતતા છે આ રાશિને ઉષ્મિય પ્રસારીતતા કહેવામાં આવે છે તેથી તે પ્રણાલીની ઉષ્મા વહન કરવાની ક્ષમતા અને તેની ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા વચ્ચેનો ગુણોત્તર છે ρCp એ એક આંતરિક ગુણધર્મ છે જે પ્રણાલીની પોતાની અંદર ઉષ્મા સંગ્રહિત કરવાની ક્ષમતાનું પ્રમાણ આપે છે એટલે કે પોતાની અંદર ઊર્જા સંગ્રહિત કરે છે k એ પ્રણાલીનો આંતરિક ગુણધર્મ છે જે પ્રણાલીની ઉષ્માવહન દ્વારા એક જગ્યાએથી બીજા જગ્યાએ પરિવહન કરવાની ક્ષમતાની લાક્ષણિકતા દર્શાવે છે તેથી તે પ્રણાલીની ઉષ્મા વહન કરવાની ક્ષમતા અને પ્રણાલીની પોતાની અંદર ઉષ્મા સંગ્રહિત કરવાની ક્ષમતા વચ્ચેનો ગુણોત્તર દર્શાવે છે જેને ઉષ્મિય પ્રસારીતતા કહે છે ત્યાં એક સાથે બે પ્રક્રિયાઓ થાય છે એક છે કે ઊર્જાનું વહન થઈ રહયું છે કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થતી હોય છે અથવા ત્યાં લેટાઈસ તરંગો ઉદભવતા હોય છે અને તેથી એક ઇલેક્ટ્રોન અથવા એક પરમાણુથી બીજા પરમાણુમાં ઉષ્માનું વહન થાય છે હવે જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે તે પરમાણુની ઊર્જા અવસ્થામાં પણ વધારો થઈ રહ્યો છે બીજી બાજુ ρC p ઊંચા તાપમાનના કારણે પરમાણુઓની ઉષ્મા સંગ્રહિત કરવાની ક્ષમતા દર્શાવે છે અને તેમની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા એ ઉષ્મા વહન કરવાની ક્ષમતા સૂચવે છે તેથી ગુણોત્તર kρC p મૂળભૂત રીતે ઉષ્મિય પ્રસારીતતા છે શા માટે આ ગુણોત્તર મહત્ત્વનો છે તેનું કારણ છે ધારો કે જો પદાર્થમાં ઉષ્મા સંગ્રહિત કરવાની ખૂબ જ સક્ષમતા છે તો તેની ક્રિયાપ્રતિક્રિયાને લીધે થતી ઉષ્મા વહનની માત્રા ખૂબ ઓછી રહેશે તેથી ત્યાં ક્રિયાપ્રતિક્રિયાને લીધે થતું ઉષ્મા વહન અને એ જ સ્થાન ઉપર એ જ પરમાણુની પ્રણાલીની ઉષ્મા સંગ્રહિત કરવાની ક્ષમતા વચ્ચેની સ્પર્ધા છે અને તેથી જ તેને પ્રસરણ કહેવામાં આવે છે હકીકતમાં તે પ્રસરણ વ્યાખ્યા છે શું ફક્ત સંતુલન લખવા માટે તે પૂરતું છે શું આપણે સંપૂર્ણ વર્ણન કર્યું છે શું હવે આપણે આ સમીકરણ હલ કરી શકીએ શું તે હલ કરવું શક્ય છે તમારે શું જોઈએ છે આ એક આંશિક વિકલ સમીકરણ છે જે પીડીઇ પૂર્ણ કરે છે તમારે સીમાની શરતોની જરૂર છે તો ચાલો હવે પછીની થોડી ક્ષણો માટે ચર્ચા કરીએ કે વિવિધ પ્રકારની સીમા અવસ્થાઓ કઈ છે સીમાની અવસ્થાના સામાન્ય વર્ગો શું છે તેથી સીમા અવસ્થાના મૂળ ત્રણ વર્ગો અથવા સીમા અવસ્થાના ત્રણ પ્રકારો છે એક અચલ તાપમાન સીમા અવસ્થા છે ઉદાહરણ તરીકે જો એક પ્રણાલી લઈએ જ્યાં x 0 પર તે સીમા નું તાપમાન નક્કી કરવાની સંભવિત સીમાંકન અવસ્થા એ કોઈક અચળાંક છે તેથી સામાન્ય રીતે સબસ્ક્રીપ્ટ s નો ઉપયોગ સપાટી માટે થાય છે તેથી Ts સપાટીનું તાપમાન હોઈ શકે છે આપણે કહી શકીએ કે Tx 0 એ ચોક્કસ સ્થિર તાપમાને જાળવવામાં આવે છે તેથી તે એક પ્રકારની સીમાની સ્થિતિ છે આ માટેના ઘણા ઉદાહરણો છે આપણા ઘરના બાથરૂમમાં ગીઝર હોય છે જ્યાં આપણને ગરમ પાણી મળે છે તેથી ત્યાં સપાટીનું તાપમાન હીટિંગ કોઇલ જેટલું જ હશે મૂળભૂત રીતે ગીઝર હીટિંગ કોઇલ દ્વારા કામ કરે છે જે વિદ્યુતીય રીતે ગરમ થાય છે અને ત્યાં એક તપસ્થાપક હોય છે જે હીટિંગ કોઇલનું ચોક્કસ તાપમાન જાળવે છે તેથી નોંધ લો કે તે પાણીનું તાપમાન નથી જેણે તેને જાળવ્યું છે ખરેખર તે હીટિંગ કોઇલનું તાપમાન છે જે તેને જાળવે છે જો તમે પાણીનું તાપમાન વિતરણ શોધવા માટે આ પ્રણાલીનું એક મોડેલ લખવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો પછી પાણી ની કોઈક એક સીમા જે કોઇલ પાણીને સંપર્કમાં આવે છે તે ખરેખર અચળ તાપમાન પર જાળવવામાં આવશે તેથી તે અચળ સીમા અવસ્થા છે અચળ તાપમાનની સીમાની સ્થિતિ છે જેનો ઉપયોગ કરવો જોઇએ અન્ય પ્રકારની સીમા સ્થિતિ ને સ્થાયી સીમા પ્રવાહ કહેવામાં આવે છે આ બીજો પ્રકાર છે આ કિસ્સામાં બે જુદા જુદા પેટા પ્રકારો છે એક શૂન્ય પ્રવાહ છે નોંધ લો કે શૂન્ય પણ એક અચળ છે અને પછી બિન શૂન્ય પ્રવાહ અથવા અસ્થાયી પ્રવાહ તેથી આપણે તેના એ રીતે ધ્યાનમાં છીએ કે ધારો કે જો તમારી પાસે x 0 પર પ્રવાહ શૂન્ય છે તો તમે અપેક્ષા કરી શકો છો કે x 0 પાસે અંદરના તાપમાન નું પાર્શ્વચિત્ર સપાટ થઈ જશે કે જે એક્સ અક્ષ ની સમાંતર બનશે કારણ કે સ્થાન પર પ્રવાહ શૂન્ય છે આપણે તે નું વર્ણન kdTdx|x00 દ્વારા કરીશું આ બિન પ્રવાહ સીમાની સ્થિતિ અથવા સૂન્ય પ્રવાહ સીમા ની સ્થિતિ કહી શકાય સ્નેપશોટ જુઓ અને પછી કોઈમાં બિન શૂન્ય સ્થાયી પ્રવાહ જે kdTdx|x0qs હોઈ શકે છે જ્યાં qs અચાળાંક છે એ ધ્યાનમાં રાખો કે તમારે ઋણ સંજ્ઞા ભૂલવી જોઈએ નહીં શા માટે ઋણ ચિહ્ન છે કારણ કે ઉર્જા સ્થાનાંતરણ તાપમાનના ઋણ પ્રચલનમાં છે સીમા અવસ્થાનો ત્રીજો પ્રકાર એ ચલિત સીમા અવસ્થા છે અથવા તેને કોઈક વાર સીમા પ્રવાહ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ખરેખર તે બીજા પ્રકાર વચ્ચે તફાવત કરવા માટે ચલિત સીમા પ્રવાહ અવસ્થા છે આ kdTdx|x0 q દ્વારા આપવામાં આવે છે જ્યાં પ્રવાહ એ સ્થાનિક તાપમાનનું વિધેય છે આપણે આ પ્રવાહને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ શું આ ચલ પ્રવાહનું પ્રમાણ નક્કી કરવાનો કોઈ રસ્તો છે શું આ પ્રવાહનું પ્રમાણ નક્કી કરવાનો કોઈ રસ્તો છે યાદ રાખો કે ઉષ્માવહનને પ્રમાણિત કરવા માટે ફોરિયરના નિયમનો ઉપયોગમાં આવે છે તેને સંવાહી સીમા અવસ્થા અથવા સંવહન સીમા અવસ્થા પણ કહેવામાં આવે છે